અત્યાર સુધી સપાટી પરથી થતાં વિકિરણના વ્યક્તિગત પાસાઓની ચર્ચા થઈ આગળ આપણે સપાટીઓ વચ્ચે થતાં વિકિરણ વિનિમય અંગે વિચારણા કરીશું જે ઉપરના સ્નેપશોટમાં બતાવ્યા પ્રમાણે સૂચિબદ્ધ ચાર પરિબળો પર આધારિત છે સપાટી દ્વારા ઉત્સર્જન અને પરાવર્તન ને કારણે થતાં વિકિરણોને અલગ ઓળખી શકાતા નહી હોવાના કારણે ઉષ્માવિકિરણ વિનિમયને પ્રમાણિત કરવા માટે આપણે સપાટીની વિકિરણતા ને ધ્યાનમાં લઈશું જે સપાટીમાંથી ઉત્સર્જિત અને પરાવર્તિત થતાં વિકિરણનો સરવાળો છે પ્રથમ પાસું કે જેની આપણે વિચારણા કરીશું તે છે દિશા અને ભૂમિતિ ની લાક્ષણિકતા એક રાશિ 'દૃશ્ય પરિબળ' અથવા 'ભૌમિતિક પરિબળ' વ્યાખ્યાયિત કરીને આ પ્રાપ્ત થાય છે દૃશ્ય પરિબળ આવશ્યકપણે વિકિરણની આપલે કરતી બે સપાટીઓની દિશા અને ભૂમિતિને ધ્યાનમાં લે છે દૃશ્ય પરિબળ Fi→j ને પદાર્થ i દ્વારા ઉત્સર્જિત થતાં અને પદાર્થ j દ્વારા પ્રાપ્ત થતાં વિકિરણના અંશ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે વિકલિત differential સપાટી વિસ્તાર dAi સાથે એક બિંદુ સપાટી વિચારો વિસ્તાર dAj વાળી બીજી સપાટી વિચારો આ બંને સપાટીઓની એક સ્વૈર દિશાની સ્નેપશોટ જુઓ ધારણા કરો કે જેમાં R બે સપાટીઓના મધ્યબિંદુ વચ્ચેનું અંતર હોય દૃશ્ય પરિબળ હવે સપાટી i માંથી ઉત્પન્ન થતાં અને સપાટી j દ્વારા પ્રાપ્ત થતાં કુલ ઉત્સર્જનનો અંશ છે ભૂમિતિ એ સપાટી j દ્વારા પ્રાપ્ત ભાગ પર ભૂમિકા ભજવે છે તેનું કારણ એ છે કે સપાટી i માંથી બધી દિશામાં આવતા બધા વિકિરણ પદાર્થ j દ્વારા અવરોધવામાં આવતા નથી ખૂણા θi અને θj એ ઉપરના સ્નેપશોટમાં ચિત્રમાં વ્યાખ્યાયિત કરેલા છે વિકિરણ તીવ્રતા સદિશ ઉત્સર્જન અને પરાવર્તન બંને ને લાગતું બહારની દિશામાં નિર્દેશ કરે છે આમ સપાટી i દ્વારા જે દરથી વિકિરણનું ઉત્સર્જન થાય છે તે સપાટી j દ્વારા અવરોધાય છે જે ઉપરના સ્નેપશોટમાં પેહલા સૂત્રમાં આપવામાં આવેલ છે નોંધ લો કે ઘનકોણ વિકિરણની માત્રા સ્ત્રોત પદાર્થમાંથી નું પ્રમાણ નક્કી કરે છે જે પ્રાપ્ત સપાટી દ્વારા અવરોધવામાં આવે છે ઘનકોણ dωj→i ઉપરના સ્નેપશોટમાં બતાવ્યા જેવું છે આમ વિસ્તાર Ai વાળી સપાટી i માંથી જે વિકિરણ ઉત્પન્ન થાય છે તે વિસ્તાર Aj વાળી સપાટી j દ્વારા પ્રાપ્ત થાય છે તેનો દર ઉપરના સ્નેપશોટમાં સંકલન દ્વારા આપવામાં આવે છે માની લો કે સપાટી Ai એક પ્રસાર ઉત્સર્જક છે તો પછી વિકિરણતા એ દિશા પર અવલંબિત નથી આ કિસ્સામાં ઉપરના સ્નેપશોટમાં સૂત્ર દ્વારા qij આપવામાં આવે છે સપાટી i જે પ્રસાર ઉત્સર્જક છે તેમાંથી થતું સંપૂર્ણ ઉત્સર્જન JiAi છે આમ દ્રશ્ય પરિબળ Fi→j અથવા ફક્ત Fij ઉપરના સ્નેપશોટમાં દર્શાવેલ સૂત્ર દ્વારા આપવામાં આવે છે એ જ રીતે દૃશ્ય પરિબળ Fj→i અથવા ફક્ત Fji ઉપરના સ્નેપશોટમાં પ્રથમ સૂત્ર દ્વારા આપવામાં આવ્યું છે Fij અને Fji ના સૂત્રોની તુલના કરતાં પારસ્પરિક સંબંધ AiFij AjFji મેળવી શકાય છે વિકિરણની સમસ્યા હલ કરવાની પેહલું પગલું દૃશ્ય પરિબળોને શોધવાનું છે વિકિરણ વિનિમય કરતી આપેલ પ્રણાલી માટે દૃશ્ય પરિબળોને નક્કી કરવા માટે પારસ્પરિક સંબંધ ખૂબ જ ઉપયોગી છે આગળ ઉપરના સ્નેપશોટમાં બતાવ્યા પ્રમાણે વાડા માં A1 A2 An વિસ્તાર ધરાવતી અને T1 T2 Tn તાપમાનવાળી N સપાટીઓનો વિચાર કરો આ N સપાટીઓ પર વિકિરણનો વિનિમય થવા દો સમતલ સપાટી ધારો અને દરેક સપાટીનું તાપમાન જાળવી રાખ્યું છે દરેક સપાટી સમતલ હોવાથી તે સપાટીમાંથી નીકળતા વિકિરણ જાતે જ અવરોધાશે નહીં આમ Fii 0 છે સામાન્ય રીતે જ્યાં બહિર્મુખ સપાટીઓ માટે Fii 0 છે Fii એ અંતર્મુખ સપાટી માટે શૂન્ય નથી સપાટી i અને વાડાની તમામ સપાટીઓ વચ્ચેના દૃશ્ય પરિબળોનો સરવાળો 1 ની બરાબર છે જેને ઉપરના સ્નેપશોટમાં જણાવ્યું છે તે પ્રમાણે સારાંશ નિયમ કહેવામાં આવે છે આ એ હકીકતને કારણે છે કે દૃશ્ય પરિબળ આવશ્યકરૂપે સપાટી દ્વારા ઉત્સર્જન કરેલા વિકિરણનો અંશ છે જે બીજી સપાટી દ્વારા પ્રાપ્ત થાય છે સામાન્ય રીતે વાડામાંની N સપાટીઓ માટે સપાટી દ્વારા ઉત્સર્જિત થતાં તમામ વિકિરણ આ N સપાટીઓ દ્વારા પ્રાપ્ત થવી જોઈએ આમ જો N 1 દૃશ્ય પરિબળો જાણીતા છે તો સારાંશ નિયમમાંથી Nth દ્રશ્ય પરિબળનો અંદાજ લગાવી શકાય છે